આમ આપણે હમણાં જ જોયું છે આપણે ફક્ત એક લાક્ષણિક ઉદાહરણ જોયું છે અને આ એક અભ્યાસક્રમ છે જેમાં મોટાભાગની ફંડામેન્ટલ્સ બરાબર સમજવાની છે અને એક કે બે બાબતો હું તે તમારા પર છોડી દઉં છું જ્યારે આપણે કેટલાક આંકડાઓને હલ કર્યું કે આપણે શા માટે કર્યું છે તો તમે જવાબ આપવાનો પ્રયત્ન કરો કે તે છે તે સમયે જો તમે તમારા ફોરમમાં યોગ્ય રિસ્પોન્સ નહીં આપી શકો આમ આપણે સમસ્યાઓ ને પહેલાં સમજવાનો પ્રયત્ન કર્યો છે અને આપણે જોવું જોઈએ કે બધું સ્પષ્ટ છે કે નહીં આમ ઉદાહરણ તરીકે સર્કિટ માં સ્વિચને ફેરવો લાંબા સમયથી ક્લોઝ હોવાને લીધે મુક્ત બતાવવામાં આવ્યો એટલે કે તે ક્લોઝ હતી અને આનો અર્થ એ કે તે સ્થિર સ્થિતિમાં પહોંચી ગયો છે જે લાંબા સમયથી છે સ્વીચ ક્લોઝ હતું અને છેવટે શું થયું જો તે માટે પ્રારંભિક સ્થિતિ શોધી કાઢવી હોય અને તે t 0 પર ખુલશે t એ 0 કરતા વધારે માટે v t ની શોધ કરવી પડશે પણ કેપેસિટર માં સંગ્રહિત પ્રારંભિક ઊર્જાની પણ ગણતરી કરો આમ આ સર્કિટ માં આ સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હતી જો સ્વીચ લાંબા સમયથી ક્લોઝ થાય છે એટલે કે આ સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હતી અને તે t જેને t 0 કહે છે તે સ્વીચ હમણાં જ ખોલવામાં આવ્યો છે નહીં તો તે નજીક હતું જો સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હતી તો જાણો કે DC સપ્લાય માટે DC માટે કેપેસિટર ઓપન સર્કિટ જેવું હશે આમ તે કાર્ય કરશે જેમ કે તે ઓપન સર્કિટ તરીકે કાર્ય કરશે આ બે ટર્મિનલ ઓપન સર્કિટ તરીકે કાર્ય કરશે આમ આ સ્થિતિમાં શું થશે કારણ કે આ ઓપન સર્કિટ છે એટલે કે તે ત્યાં નથી અને તેનો અર્થ એ કે 10 Ωઅવરોધમાં કંઇક વહેતું નથી અને અંતે એક કરંટ ફક્ત આમાંથી પસાર થશે આમ જો તે શોધવાનો પ્રયાસ કરો કે તે શું છે કે જો કેપેસિટર ઓપન સર્કિટ તરીકે કાર્ય કરે છે તો તેનો અર્થ એ કે આ કેપેસિટર ની આ વોલ્ટેજ v કહે છે આ 20 મિલિફેરાડે તે ઓપન સર્કિટ છે આમ તે કિસ્સામાં શું થશે જે આ 30 Ω ને શોધી કાઢશે અને આ 80 છે તે મને પકડી રાખે છે ચાલો હું આ 90 Ω જોઉં તો આ તમારું છે આ 90 Ω છે આમ પછી કરંટ શું છે i i 2030 90 હોઈશ તો તે 20 વોલ્ટ છે આમ 20120 કે 16 એમ્પીયર છે તે કરંટ i છે પછી વોલ્ટેજ શું છે જેમ કે આ ઓપન સર્કિટ છે આમ તે ત્યાં નથી અને આમાંથી કોઈ કરંટ વહેતો નથી આમ આ તે વોલ્ટેજ છે જે સર્કિટ ખોલે છે તેને શું કહે છે કેપેસિટર પરનો વોલ્ટેજ જ્યારે આ ક્લોઝ કરવામાં આવ્યું હતું કારણ કે t સ્વીચ ઓપન હતું અને t 0 ક્લોઝ હતું તે પહેલાં આમ આ કરંટ i વહેતો રહે છે આમ તે કિસ્સામાં આ વોલ્ટેજ શું થશે તે 90 હશે કારણ કે આ કોઈ કરંટ અહીં વહેતો નથી તે ઓપન સર્કિટ છે અને 90 16 કે જે 15 વોલ્ટ છે આમ તેનો અર્થ એ છે કે તેનો અર્થ એ છે કે જ્યારે સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હતો ત્યારે શું કરો તે સમયે અહીં વોલ્ટેજ આ કેપેસિટર માં શું કરે છે તે ફક્ત 15 વોલ્ટ નો છે આમ ત્યાં બધું જ આપવામાં આવ્યું છે આમ જો સ્વીચ ક્લોઝ થાય ત્યારે સર્કિટ તરફ ધ્યાન આપો જો આ મેં જેટલું કર્યું તે બરાબર સર્કિટ છે આમ આ છે અને આ પ્રારંભિક સ્થિતિ છે આમ જ આ 0 લખવાનું છે આમ આમાં કરંટ મેં કહ્યું 20 આ ઓપન છે આ કોઈ કરંટ 10 Ω અવરોધમાં વહેતો નથી કારણ કે તે ઓપન સર્કિટ છે આમ i આમાંથી વહે છે મેં બતાવ્યું કે આ 16 એમ્પીયર પછી v C0 એ 90 1 6 હશે આમ આમ જ તે 15 વોલ્ટ છે જે પ્રારંભિક વોલ્ટેજ છે તે 15 વોલ્ટ છે હવે જ્યારે t 0 સ્વિચ ઓપન હોય અને સમકક્ષ RC સર્કિટ હવે જ્યારે t મારો અર્થ એ છે કે જ્યારે સ્વીચ ઓપન હોય ત્યારે આ ભાગ ગયો જ્યારે t 0 અને સ્વીચ t 0 કે સ્વીચ ઓપન છે તેનો અર્થ એ કે આ ભાગ ગયો આમ ફક્ત આ ભાગ છે આમ મને તે સમજાવા દો આમ આ કિસ્સામાં આ સમકક્ષ સર્કિટ છે આ x 10 Ω છે અને 90Ω શ્રેણીમાં છે કે તે 20 મિલિફેરાડે છે અને પ્રારંભિક કેપેસિટર પર v C0 15 વોલ્ટ લાગ્યાં છે જેણે જોયું છે આમ જો પછી 40 હોય તો R eq સમકક્ષ 10 90 આમ 100 Ω હશે અને સમય સ્થિર છે C R eq કે R eq C છે આમ R eq 100 Ω અને C 20 મિલિફેરાડે આમ 20 10 પાવર માટે 3 ફેરાડે આમ તે બીજા છે આમ 2 સેકંડ 2 2 સેકંડ આમ કેપેસિટર માટે t અથવા 0 ની બરાબર વોલ્ટેજ આપણે જાણીએ છીએ v t V0 e ને પાવર t τ આમ V0 V C0 15 વોલ્ટ કે અમને તે મળ્યું જે ફક્ત પકડી રાખે છે આમ V0 V C0 15 15 વોલ્ટ કે આ 15 અને τ τ 2 સેકંડ છે આમ તે t t τ છે આમ e પાવર 0 5 t અને ωτ C0જે પ્રારંભિક ઉર્જા છે જે કેપેસિટર અર્ધ C V0 વર્ગ સંગ્રહિત છે આમ અડધા C એ 20 10 પાવર 3 ફેરાડ અને V0 વર્ગ આમ 15 વર્ગ તે 2 25 વોલ્ટ છે આમ આગળ તે સ્રોત મુક્ત RL સર્કિટ છે આપણે હવે સુધી જોયું આપણે સોર્સ મુક્ત RC સર્કિટ જોયું હવે સોર્સ મુક્ત RL સર્કિટ જોઈશું આમ ફિલસૂફી તે જ રહેશે જેવું તે ઇન્ડક્ટર છે આમ આપણે તે જોવાનું છે કે તે કેવી રીતે થાય છે આમ આ આંકડો 12 અવરોધ અને ઇન્ડક્ટર નું શ્રેણી જોડાણ બતાવે છે મૂળ ઉદ્દેશ એ સર્કિટ રિસ્પોન્સ પ્રાપ્ત કરવાનો છે જે નેચરલ રિસ્પોન્સ હશે કારણ કે આ એક સ્રોત મુક્ત સર્કિટ છે જે ઇન્ડક્ટર માં કરંટ i t માની લેશે આમ આ એક સરળ સર્કિટ છે જે આ ઇન્ડક્ટર છે અને આ અવરોધ છે અને આ કરંટ i અને તે કરંટ લેવામાં આવે છે તે અહીં છે તે અહીં છે મારો મતલબ i કરંટ નો અર્થ કરું છું કરંટ ચાલુ છે આમ તે નિષ્ક્રિય જેને આ vR કહે છે તે આપણે નિષ્ક્રિય સાઇન કન્વેશન માં લીધું છે આમ આ સ્રોત મુક્ત RL સર્કિટ છે હવે જો આ લૂપમાં KVL લાગુ પડે તો તે vR vL 0 લાગુ થશે KVL આમ આમ જ હવે આ બધી બાબતોની પહેલાં ચર્ચા કરવામાં આવશે તે બધું જાણશે આમ vR vL 0 આમ ચાલો હું તેને સમજાવું છું આમ ધારે છે કે સમયે t 0 આપણે ધારીએ છીએ કે પ્રારંભિક કરંટ I0 તરીકે ઇન્ડક્ટર આમ કેપિટલ i પ્રત્યય 0 છે અથવા આપણે i લખી શકીએ છીએ કે 0 જે t 0 પર છે આ કરંટ i છે કદાચ આપણે તેને લખી રહ્યાં નથી પરંતુ આ કરંટ તે ખરેખર it છે આમ પ્રારંભિક કરંટ આપણે ધારીએ છીએ I0 તે કેપિટલ i પ્રત્યય 0 સાથે જોડું છું આમ I0 કેપિટલ i પ્રત્યય આમ આ પ્રારંભિક શરત છે જે આપણે ધારીએ છીએ કે ઇન્ડક્ટર પાસે આની જેમ પ્રારંભિક કરંટ છે આમ ચાલો હું તેને સમજાવું આમ અને પ્રારંભિક W 0 અર્ધ L કેપિટલ I0 વર્ગ છે તે અનુરૂપ ઉર્જા સંગ્રહિત કરે છે આમ આ સમીકરણ છે આમ સમીકરણ નંબરો તમને સમજી શકાય તેવું આપવામાં આવે છે આમ જો આપણે લૂપ સાથે KVL લાગુ કરીએ તો મને vL vR 0 કહ્યું તે સર્કિટ માં અહીં vL vR 0 આમ પરંતુ આપણે જાણીએ છીએ કે vL L di dt અને vR I r આમ જો અહીં સર્કિટ જુઓ તો તે vL L di dt હશે અને અહીં vR I R હશે આમ તેનો અર્થ એ કે L di dt i R 0 તેનો અર્થ એ કે di dt R L i 0 આમ અથવા di i R L dt આમ બંને બાજુ સંકલન કરો આમ i ખરેખર પ્રારંભિક કરંટ I0 જે I0 થી અમુક સમયે t i t છે આમ di i તે 0 at t 0 થી t t R L dt છે આમ આ તે સમયે t 0 પર છે કે પ્રારંભિક કરંટ I0 હતો અને અહીં i અહીં આ એક છે ત્યાં કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ આ લીમીટ મેં આ કેપિટલ લખી છે તે વધુ સારું તે નાના I0 હોવા જોઈએ I0 અને મેં નાનું I0 કેપિટલ કહ્યું મારો પ્રત્યય 0 આમ તે નાનું I0 છે જે તે વધુ સારું છે અને આ બાજુ છે 0 થી t R L dt હવે સંકલન મને તે સમજાવા દો આમ હવે જો તેને સંકલન કરે છે તો તે નેચરલ લોગ હશે t નાનું I0 ખરેખર આ નાનું I0 છે આ નાનું I0 અને નાનું I0 I0 છે આમ તે i t I0 R L t હશે તેનો અર્થ એ કે i t I0 e પાવર R t L આ સમીકરણ છે 6 23 આ પ્રકરણ 6 છે આમ આ બાબત હવે RL સર્કિટ નો 23 નેચરલ રિસ્પોન્સ હતો તે કરંટ એક્ષ્પોનેન્શીયલ રીતે ઘટે છે આમ અહીં તે છે તેને પ્લોટ કરે છે જ્યારે t 0 જ્યારે t 0 આમ તે આ પ્રારંભિક મૂલ્ય જે I0 છે અને તે ક્ષીણ થઈ રહ્યું છે અને તે લખવામાં આવ્યું છે I0 t τ અને τ L R તે સર્કિટ નો સમય અચળાંક છે આમ RL સર્કિટ માટે સમય અચળાંક એ L R છે જ્યારે કેપેસિટર માટે તે RC છે આમ આ પ્લોટ છે આમ આ છે આ હું સમજાવું છું τ આમ i t I0 e ને પાવર t τ આમ અવરોધની આજુ બાજુ વોલ્ટેજ એ vR t i R છે આમ આ તમારું છે i અને આ R આમ અવેજી છે i અહીં તેI0 R e પાવર t τ આ સમીકરણ 25 છે હવે અવરોધમાં ડીસીપેટ પાવર એ p t કોઈપણ સમયે tp t vR t i t છે આમ આ V છે જે I0 R e પાવર t τ માટે આમ I0 R e પાવર t τ જ્યારે i t I0 e પાવર t τ આમ p t I0 વર્ગ R e પાવર 2 t τ આ સમીકરણ 26 છે હવે શોષાયેલી ઉર્જા અવરોધ છે જોકે ઉર્જા કોઈપણ સમયે t W R t 0 ફક્ત 0 થી t p dt ને સંકલન કરે છે આમ 0 થી t અને આ p માટેનું અભિવ્યક્તિ છે જેનું સમીકરણ 26 છે તેને અહીં મૂકો i ફક્ત I વર્ગ R e પાવર પર 2 t τ dt સંકલન અને જો આમ કરું તો સરળ બનશે અર્ધ ω R t અડધો L I0 વર્ગ 1 e પાવર માટે 2 t τ આ સમીકરણ 27 છે આમ પ્રારંભમાં અનંત તરફ વલણ ધરાવે છે ω R અનંત અડધા L I0 વર્ગ ω 0 ω શરૂઆતમાં પણ બતાવ્યું શરૂઆતમાં સંગ્રહિત અડધા L I0 વર્ગ તરીકે ફરીથી પ્રારંભમાં ઇન્ડક્ટર માં સંગ્રહિત ઉર્જા છેવટે અવરોધમાં ડીસીપેટ નાખવામાં આવે છે આમ આ આશા છે કે આ વસ્તુઓ ખૂબ સરળ રીતે સમજી શકાય તેવું છે આમ હવે ચાલો આપણે 1 ઉદાહરણ લઈએ આ આકૃતિમાં i t અને i y t આપેલ છે કે I0 1 એમ્પીયર આમ આ અહીં સર્કિટ છે 1 અહીં 1 d અથવા 1 ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત ત્યાં 3 i છે ટર્મિનલ પોલેરિટી ચિહ્નિત થયેલ છે આમ પ્રારંભિક સ્થિતિ જોતાં આ i જ અને આ તમારે i0 ને શોધવું જોઈએ અને I0 1 એમ્પીયર આપ્યું નહીં તો હું શું કરી શકું જો જો હું આ વસ્તુ આ રીતે બનાવું તો આ તે એક લૂપ છે જે આ છે જે અન્ય લૂપ લઈ શકે છે અને જો આ કરંટ i1 છે તો આ કરંટ i2 છે આમ તે બનાવી શકીએ કે આપણે KVL લાગુ કરવું પડશે અને તે મુજબ આપણે તેને હલ કરવું પડશે તો ચાલો આપણે આ કિસ્સામાં આ જોઈએ તે છે કે આ તે છે જે મેં લીધેલ છે અને પાછલા સર્કિટ માં મૂળ સર્કિટ તે આપ્યું હતું કે આ મારો i છે અને આ તે i આપ્યું છે આમ મૂળભૂત રીતે આપણે જે લૂપ લીધી છે તે i ખરેખર i1 અથવા i1 i છે અને i y કરંટ માં 2 Ω અવરોધ આ દિશામાંથી પસાર થાય છે આમ i y આ દિશામાં આપણે લઈ રહ્યા છીએ આમ i2 i1 કારણ કે આ i2 આ i2 આ રીતે ચાલે છે અને આ i1 આ રીતે ચાલે છે આમ પરિણામ i2 i1 હશે અને તેનો અર્થ એ કે મારા i y મૂળભૂત રીતે i2 i1 i આમ તે i છે આમ તે આ બધી વસ્તુઓ લખી છે પરંતુ ફક્ત સમજવાના હેતુથી હું અહીં લખું છું આમ આગળ તેનો અર્થ એ છે કે જો આ જુઓ KVL ને પહેલા લાગુ કરો જે લાગુ થાય છે તે i1 i અને i1 i2 i1 i2 i છે આમ અહીં આ લૂપમાં KVL લાગુ કરો આમ જો એમ કરો તો તે 0 5 મળશે તે 0 5 હેનરી આપવામાં આવ્યું છે આમ L l 1 dt 5 di1 dt છે પછી આપણે ખસેડી રહ્યા છીએ આપણે અહીં ઘડિયાળની દિશામાં આગળ વધી રહ્યા છીએ આમ તે 2 2 i1 હશે i2 આ રીતે આગળ વધી રહ્યા છે કારણ કે i1 ઉપર તરફ જઈ રહ્યું છે અને i2 નીચે તરફ જઈ રહ્યું છે આમ પરિણામે ઉપરની બાજુ i1 i2 છે આમ 2 i1 i2 0 અથવા ફક્ત બંને બાજુ 2 ને ગુણાકાર કરો પછી ડાય 1 dt 4 i 1 મળશે 4 i 2 0 આ આપેલ સમીકરણ 3 છે હવે તે જ રીતે લૂપ 2 માટે જો લૂપ 2 લો તો પછી તેને લૂપ 2 બનાવો તે4 i2 4 i2 2 i2 i2 i1 2 i2 i1 3 i 0 હશે કારણ કે તે ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત 3 i છે આમ આ કિસ્સામાં તે શું થશે તે મૂળભૂત રીતે 6 i2 2 i1 3 i 0 આ 1 મેં અહીં લખ્યું છે લૂપ 2 માટે આ 6 i2 2 i1 3 i 0 આ સમીકરણ 4 છે હવે ત્યારથી I i1 અહીં 6 i2 2 i1 3 i1 0 મૂકો તેનો અર્થi2 5 6 i1 હવે સમીકરણ 3 અને સમીકરણ 5 થી સમીકરણ 3 માં ખરેખર આ અભિવ્યક્તિ મૂકો i2 5 6 i1 પછી di1 dt 2 3 i1 0 મળશે આમ આ સમીકરણ 6 એ છે આમ હવે આપણે જાણીએ છીએ કે i1 i આમ di dt 2 3 i અથવા di I two third dt છે હવે બંને બાજુએ t 0 કરંટ પર સંકલન કરો I0 હતું અને t સમય t કરંટ હતો તે di i 2 3 સંકલન 0 થી t dt અથવા તે સરળ છે તે સંકલન લાગુ પડે છે i t I0 e પાવર 2 t 3 જે t 0 માટે છે આ આપણે આ પ્રકારનું સંકલન આ પહેલાં જોયું છે આમ સીધા આપણે લખી રહ્યા છીએ હવે શરૂઆતમાં તે આપવામાં આવ્યું છે કે I0 1 એમ્પીયર આમ તે e પાવર પર 2 t 3 કારણ કે I0 પ્રારંભિક મૂલ્ય 1 એમ્પીયર આપવામાં આવ્યું છે આમ અહીં I0 1 મુકો આમ તે e પાવર 2 t 3 હવે ઇન્ડક્ટર ની તરફ વોલ્ટેજ v L d dt L છે 0 5 હેનરી અને તે કરંટ ના વિકલન લો તે d t dt જો આમ કરો તો તે 0 5 23 e પાવર હશે 2 t 3 આમ V 1 થર્ડ e પાવર 2 t 3 વોલ્ટ કારણ કે ઇન્ડક્ટર અને 2 Ω અવરોધ સમાંતર છે આમ મારો મતલબ V મળે છે પરંતુ સર્કિટ જુઓ સર્કિટ પર આવે છે સર્કિટ માં આવે છે આમ આ ઇન્ડક્ટર ની આ વોલ્ટેજ આપણે કહીએ છીએ કે આ વોલ્ટેજ છે કહો v આ વોલ્ટેજ v છે આમ આ 2 સમાંતર 2 Ω અવરોધમાં છે અને 0 5 ઇન્ડક્ટર બંને સમાંતર છે અને આ વોલ્ટેજ v કહેવામાં આવે છે જેથી તેનો અર્થ R i વાય 2 Ω અવરોધમાં આ સમાન વોલ્ટેજ હશે આમ તે v આ 2 Ωઅવરોધ છે આમ આ ખરેખર કરંટ છે y y v 2 કારણ કે આ 2 Ωઅવરોધ અહીં છે આમ ચાલો હું તેને સમજાવું આમ ફરીથી તે અભિવ્યક્તિ પર પાછા જઈશું આમ અહીં તે છે y સમય t v 2 કે 2 એ 2 Ω અવરોધ છે આમ તે કરંટ માં 2 Ωઅવરોધ તરફ વહે છે જે iy t છે આમ તે આ અભિવ્યક્તિ છે v 13 ખરેખર જો હું ખરેખર લખતો નથી તે બધા સમય પરંતુ આ અભિવ્યક્તિ ખરેખર તે t ના તમામ વિધેય છે આમ બધા સમય લખતા નથી પરંતુ તે તમારું છે જેને તે કહે છે તે અન છે તે સમજી શકાય તેવું છે આમ ચાલો હું તેને સમજાવું જેથી તેનો અર્થ એ કે આ કિસ્સામાં તે હશે 16 e પાવર 2 t 3 વોલ્ટ આમ હવે નોંધ લો કે આપણે કરંટ ને ઇન્ડક્ટર કરંટ ને ધ્યાનમાં રાખવું જોઈએ તે મહત્વનું છે ઇન્ડક્ટર કરંટ ત્વરિત બદલાઇ શકશે નહીં તે ખ્યાલનો લાભ લેવા માટે રિસ્પોન્સ તરીકે ઇન્ડકટર કરંટ ને પસંદ કરો થોડુંક વધુ જોશે કે ખોલવાના અથવા ક્લોઝ થતાં સમયે તે t 0 અથવા t 0 જોશે આમ આપણે પછીથી જોશું પણ આ તે છે કે જે ઇન્ડક્ટર ને આ રિસ્પોન્સ તરીકે ઓળખવામાં આવે છે તે વિચારનો લાભ લેવા માટે કે ઇન્ડક્ટર કરંટ તુરંત જ બદલી શકતા નથી તો આ 1 છે પછી બીજું એક બીજું ઉદાહરણ એ છે કે આકૃતિ 16 માં બતાવેલ સર્કિટ માં સ્વિચ i ઓપન t 0 થાય તે પહેલાં લાંબા સમયથી ક્લોઝ હોવાનું બતાવીશ i L t i t નક્કી કરો અને vt તે a b c છે કે i L t b તે છે અને C આ 3 વસ્તુઓએ 0 2 હેનરી ઇન્ડક્ટર માં સંગ્રહિત કુલ ઉર્જાની ટકાવારી શોધવી છે અને ચોથા ભાગમાં છે જે 1 Ω અવરોધમાં વિખરાયેલ છે આમ આ સર્કિટ હું બતાવીશ કે સર્કિટ માં બતાવેલ સ્વિચ t 0 પર ખુલે તે પહેલાં લાંબા સમયથી ક્લોઝ છે આમ આ ખરેખર આ સર્કિટ છે ખરેખર શરૂઆતમાં તે લાંબા સમયથી ક્લોઝ હતી તેનો અર્થ એ કે આ સર્કિટ શરૂઆતમાં લાંબા સમય માટે ક્લોઝ હતી અને t 0 પર તે ઓપન હતી આમ જેમ કે સર્કિટ શરૂઆતમાં લાંબા સમયથી ક્લોઝ હતી અને તે સમયે ઇન્ડક્ટર કેવી રીતે વર્તન કરશે આમ DC માટે અને તે માટે આપણે જોયું છે કે કેપેસિટર ઓપન સર્કિટ નું કાર્ય કરે છે અને ઇન્ડક્ટર માટે તે શોર્ટ સર્કિટ તરીકે કાર્ય કરશે આમ જો આ સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હતું જો જુઓ તે સમકક્ષ સર્કિટ શું કહે છે પછી જુઓ કેવું છે આમ આ કિસ્સામાં શું થશે કે આ કિસ્સામાં અહીં જે બનશે તે મેં તે સમકક્ષ સર્કિટ આપ્યું નથી જે મારે તમારા માટે બનાવવું છે આમ સ્વીચ લાંબા સમયથી ક્લોઝ છે અને આમ ઇન્ડક્ટર માં વોલ્ટેજ 0 t 0 પર હોવો જોઈએ કારણ કે તે એક શોર્ટ સર્કિટ તરીકે કાર્ય કરશે તે શોર્ટ સર્કિટ તરીકે કાર્ય કરશે અને આમ પ્રારંભમાં કરંટ માં કરંટ t 0 પર 2 એમ્પીયર છે એટલે કે L 0 બરાબર છે તેનો અર્થ એ કે આ તે ખરેખર તે આ તે લાંબા સમયથી ક્લોઝ હતું આમ ઇન્ડક્ટર ખરેખર શોર્ટ સર્કિટ તરીકે વર્તે છે આમ તે કિસ્સામાં શું થશે આ 2 એમ્પીયર કરંટ આ ઇન્ડક્ટર દ્વારા વહેશે આમ i L 0 શરૂઆતમાં તે 2 એમ્પીયર હશે કારણ કે તે શોર્ટ સર્કિટ તરીકે કામ કરે છે કારણ કે સ્વીચ તે લાંબા સમય માટે ક્લોઝ હતું તે પછી તે ઓપન હતું આમ તે કિસ્સામાં કારણ કે તે શોર્ટ સર્કિટ છે તે અસરકારક રહેશે તે ફક્ત આ શોર્ટ સર્કિટ નો માર્ગ અપનાવે છે કારણ કે ખાસ કરીને તે શોર્ટ સર્કિટ ની જેમ તે આદર્શ રીતે ઇન્ડક્ટર તરીકે કામ કરે છે આમ તે પ્રારંભિક કરંટ I0 i L0 2એમ્પીયર છે આમ ઇન્ડક્ટર હવે હું તેને સમજાવું છું આમ હવે આ કિસ્સામાં આમ કંઈક તે જ અર્થ વાંચવા માટે લખાયેલું છે આમ કારણ કે કરંટ માં ત્વરિત ફેરફાર ઇન્ડક્ટર માં થઈ શકતો નથી હવે સ્વીચ ઓપન હોવાથી આપણે ગણતરી R eq કરીશું હવે જ્યારે સ્વીચ હવે ઓપન છે જ્યારે આ સ્વીચ ઓપન છે આ સ્વીચ ખુલવાનો અર્થ છે કે આ ત્યાં સર્કિટ માં નથી પરંતુ આપણે જાણીએ છીએ કે પ્રારંભિક ઇન્ડકટર કરંટ I0 2 એમ્પીયર આમ તે કિસ્સામાં જો આ 1 Ω અને 4 Ω ઓપન રહેશે તો શું થશે તેઓ સમાંતરમાં કરે છે તેનો અર્થ એ કે તેમનો સમકક્ષ અવરોધ 1 4 1 4 0 8 Ω હશે અને તેની સાથે આ 2 Ω અવરોધ શ્રેણીમાં છે આમ 0 2 0 8 સમકક્ષ અવરોધ 1 Ωછે અને તે સ્થિતિમાં સર્કિટ નો સમય અચળાંક τ L R રહેશે આમ તે હશે તે L 2 હેનરી છે અને તે R છે આમ તે 0 2 સેકન્ડ હશે હવે બીજી વાત એ છે કે આ કરંટ તરફની દિશા કોને કહે છે આ 4 Ωઅવરોધ દ્વારા વહેતા કરંટ ને તે આપવામાં આવે છે તે i તરીકે લેવામાં આવે છે આમ પહેલા આપણે એ શોધવું પડશે કે અહીં i L ની કરંટ દિશાની દિશા શું છે આમ જ્યારે આની બરાબર લેઉં ત્યારે મને તેમાંથી પસાર થવા દો આમ τ મેં કહ્યું R eq 1 Ω અને τ 0 2 સેકંડ આમ ઇન્ડક્ટર કરંટ માટે નો અભિવ્યક્તિ આપણે જાણીએ છીએ કે i L t i L 0 e પાવર t τ આ આપણે જાણીએ છીએ આમ I0 i L 0 2 એમ્પીયર આપણે જોયું છે અને τ L R આમ તે 0 2 સેકંડ t 0 2 હશે આમ તે પાવરનો e છે 5 t t 0 માટે એમ્પીયર હવે કરંટ i થી 4 Ω અવરોધ સરળતાથી મેળવી શકાય છે કરંટ ડીવીઝન કે i L t તે i L t 11 4 આમ જો અહીં આવે તો અહીં આવો આમ જ્યારે પણ આપણે જેને આ 1 અને 1 Ω અને 4 Ωl કહીએ છીએ તે સમાંતર હોય છે પરંતુ આ i કરંટ i આ 4 Ωઅવરોધમાંથી પસાર થાય છે આમ જો આવો તો આવો કે કરંટ ડીવીઝન માંથી તેને શું કહે છે આમ આ સર્કિટ નો આ ભાગ નથી ત્યાં સર્કિટ નો આ ભાગ નથી અને આ તે છે જેને i L કરંટ કહે છે અને આ કરંટ છે જેને i આ રીતે છે આમ જો કરંટ ડીવીઝન માટે જાઓ તો આ i હશે જો t ની દ્રષ્ટિએ મૂકવામાં આવે તો વાંધો નથી it હશે કરંટ છે આ 11 4 i L t છે આમ આ શું લેવામાં આવ્યું છે જો આપણે અહીં જે રસ્તો શોધીએ છીએ તે શોધવાની કોશિશ કરવા માટે ફક્ત આપણે જે માર્ગ લીધો છે તેના માટે છે આમ આમ તે કિસ્સામાં ખરેખર આ 2 વસ્તુઓ છે જો આ જેમ સર્કિટ દોરો કે 0 2 હેનરી 0 2 હેનરી અને આ સમકક્ષ અવરોધ 1 was હતો અને આ i L છે આ i L છે જેનો અર્થ છે કે કરંટ વહે છે i L આ જેવું છે અને આ આ સમાંતર સમકક્ષ 1 છે જે સર્કિટ મેં દોર્યું નથી પરંતુ ફક્ત બતાવી રહ્યું છે અને આ 0 2 હેનરી અને i L છે જે આપણે આ જેમ લીધું છે આમ આ આપણે i L શોધયું છે પરંતુ જેમ કે કરંટ ડીવીઝન છે આમ આ કરંટ ની દિશા i 4 Ω અવરોધ દ્વારા આ રીતે આપવામાં આવે છે આમ તે મુજબ કે જેને આ કહે છે ચિહ્ન હશે આમ આમ જ આ i t i L 1 1 4 એટલે કે 1 5 i L t આમ તે i t 25 e ની પાવર છે આ કરંટ ડીવીઝન છે જે ફક્ત આ 4 અને 1 Ω દ્વારા વહેતો કરંટ છે સમાંતર છે આમ તે 4 Ωઅવરોધ દ્વારા કરંટ માં આવશે જે છે જે 11 4 એટલે કે 15 છે આમ 15 i L t મેં કહ્યું કે તે શું કહે છે કારણ કે i છે આમ તે કિસ્સામાં i t મૂળભૂત રીતે 25 e પાવર પર 5 t કારણ કે i L t 2 e પાવર પર 5 t 0 4 e પાવર માટે 5 t એમ્પીયર માટે t 0 આમ હવે v 4 i કારણ કે ત્યાં 4 Ωઅવરોધ છે આમ 4 Ωઅવરોધ તરફ વોલ્ટેજ v 4 i છે આમ 4 0 4 e પાવર 5 t આમ v 1 6 5 t વોલ્ટ માટે t 0 હવે આગળ 1 Ω અવરોધમાં ડીસીપેટ પાવર છે તે p t v વર્ગ R છે આમ R 1 Ω છે આમ 2 56 1 e પાવર v વર્ગ તેને b વર્ગ કહે છે 6 વર્ગ 2 56 અને તે વર્ગ છે આમ પાવર 10 t આમ 2 56 e પાવર 10 t વોટ જે t 0 માટે છે આમ 1 Ω અવરોધમાં ડીસીપેટ કુલ ઉર્જા એ છે કે w t 0 થી અનંત 2 56 e પાવરમાં 10 t dt જો સંકલન હોય તો 0 256 જુલ મળશે આમ પ્રારંભિક ઉર્જા 0 5 Ω માફ 0 5 હેનરી ઇન્ડક્ટર માં સંગ્રહિત છે તે અડધો L I0 L 0 વર્ગ છે આમ અર્ધ L એ 0 2 હેનરી L 0 પ્રારંભિક મૂલ્ય 2 એમ્પીયર છે આમ 2 વર્ગ જે 0 4 જુલ છે આમ 1 Ω અવરોધમાં ડીસીપેટ ઉર્જાની ટકાવારી એ 0 256 છે જે અવરોધમાં 0 256 ઊર્જા છે અને પ્રારંભિક ઉર્જા સંગ્રહિત છે 0 4 જુલ હતો આમ 0 256 0 4 100 જે 64 ટકા છે આમ આનું સર્કિટ માટેનું એક લાક્ષણિક ઉદાહરણ છે ફક્ત સર્કિટ ને જોવું જોઈએ નહીં સ્વીચ શરૂઆતમાં ક્લોઝ હોવાથી પ્રારંભિક સ્થિતિ શું છે તે શોધો પછી સ્વીચ ઓપન છે અને તે મુજબ ઉકેલો અને ફક્ત ચિન્હ અથવા ચિન્હ તરફ ધ્યાન આપીને કૃપા કરી જુઓ જેને તે કરંટ ની દિશા કહે છે તે અનુસાર ચિન્હ કરો જો કંઈક ખોટું થાય તો ચિન્હ અથવા ચિહ્ન ચૂકી જાય છે તો તકનીકી સંખ્યાત્મક મૂલ્યના આંકડાકીય મૂલ્ય સમાન હોઈ શકે છે પરંતુ ચિન્હ સમસ્યા પેદા કરશે આમ થોડી કાળજી લેવી જોઈએ આમ આ બધી બાબતો નો અર્થ મારો જે કંઇ છે તેનો અર્થ વોલ્ટેજ છે તે પછી અવરોધમાં 1 ઉર્જા સંગ્રહિત થાય છે અને બધી સંગ્રહિત ઉર્જાની ટકાવારી આ સમસ્યામાં ઉલ્લેખિત છે